આ આપણને આગળના સેક્શન પર લઈ જાય છે ઈંટેગ્રેશનના તે એડવાંન્સ આઈડીયા મેળવવા માટે આપણે ફંક્શન ને કેવી રીતે ઇન્ટરપોલેટ કરવું તે તરફ વિચારવાની જરૂર છે ફરીથી આ એ છે જે તમારામાંથી ઘણા પરિચિત છે અમે ફક્ત આની રચના કરીશું ફરીથી આપણે એવા ફંકશન વિશે વાત કરી રહ્યા છીએ જેને આપણે ઈંટેગ્રેટ કરવા માંગીએ છીએ પરંતુ તે એનાલીટીકલી રીતે કરી શકાતું નથી તે આપણું એપ્રોક્ષીમેશન છે અહીં એક ખૂબ જ પાવરફુલ થીયરમ છે જેને અહીં વીયરસ્ટ્રાસ એપ્રોક્સિમેશન પ્રમેય કહેવાય છે અને તે મૂળભૂત રીતે કહે છે કે જો મારી પાસે કંટીન્યુઅસ રીયલ ફંકશન છે જે હું ઈંટેગ્રેટ કરવા માંગુ છું તેથી ફંક્શનમાં કોઈ બહુ જમ્પ ન હોવા જોઈએ અને તમે મને થોડો ઈંટર્વલ આપ્યો છે પછી જો તમે મને તમારી ટોલરંસ કહો ચાલો તેને એપ્સીલોન ખુબ નાની સંખ્યા કહીએ તો ત્યાં હંમેશા પોલીનોમીયલ ફંક્શન p એવુ હોવુ જોઈએ કે જે તે આપેલ ઈંટર્વલમાં x ની તમામ વેલ્યુ માટે f ને આપેલ ટોલરંસ કરતાં ઓછા થી એપ્રોક્ષીમેટ કરે તેથી આનું નામ વેરસ્ટ્રાસના નામ પરથી રાખવામાં આવ્યું છે તેથી તમે આ થીયરમ નો પાવર જોઈ શકો છો જે મને કહે છે કે તમે કોઈપણ ફંકશન આપો તે કોઈ હેંકેલ ફંક્શન હોઈ શકે છે બેસેલ ફંક્શન કોઈપણ કોમ્લીકેટેડ કરશો તો હું તમને એક p શોધીશ જે એપ્રોક્ષીમેટ કરશે આ ફંકશન અહીં ખૂબ જ યોગ્ય છે તેથી આ ફરીથી ખૂબ જ આશ્ચર્યજનક નથી તમે જોયું કે આપણે જાણીએ છીએ કે ઉદાહરણ તરીકે જો હું અહીં બે પોઇન્ટ સાથે બે પોઇન્ટ લઉં તો હું સંપૂર્ણ રીતે જાણુ છું કે હું શું કરી શકું હું કયા પ્રકારનો પોલીનોમીયલ આ બે પોઈંટ સાથે ફિટ કરી શકું વિદ્યાર્થી લીનીયર લીનિયર કરી શકું છું અને તેવુ જ તેથી ચાર પોઈંટ અને તમે જાણો છો તેથી જ્યારે હું N ઓર્ડર કરવા જાઉં ધારો કે હું કહું કે હું N પોઈન્ટ પર પોલીનોમીયલ ઈંટર્પોલેટ કરવા માંગુ છું ત્યારે પોલીનોમીયલની ડિગ્રી કેટલી હશે N માઈંસ 1 ઓકે N બરાબર 2 માટે પોલીનોમીયલનો ઓર્ડર શું છે 1 તેથી તમે હંમેશા 1 ડિગ્રી દૂર રહો છો તેથી હું N 1 ઓર્ડરની પોલી ફિટ કરી શકું છું તેથી આ કરવાની એક વ્યવસ્થિત રીત છે જેના વિશે આપણે વાત કરીશું પરંતુ મારો મતલબ એ છે કે તેના વિશે વિચારો ધારો કે મેં તમને ત્રણ પોઈન્ટ આપ્યા છે અને મેં તમને પેરાબોલાને ફિટ કરવાનું કહ્યું છે તો તમે શું કરશો મેં તમને ત્રણ પોઈન્ટ આપ્યા છે ઠીક છે તેથી મેં તમને આ ત્રણ પોઈન્ટ આપ્યા છે અને હું તમને કહું છું કે આ પોઈન્ટ અને ફંક્શન્સ દ્વારા મારો મતલબ આ પોઈન્ટ પરના ફંક્શનની વેલ્યુ દ્વારા મને એક પેરાબોલા ફિટ કરો તો તમે શું કરશો વિદ્યાર્થી સર અમારી પાસે ત્રણ પોઈન્ટ છે હા તમારી પાસે ત્રણ પોઈન્ટ છે તેથી તમારી પાસે ફંકશન છે પરંતુ આ પોઈન્ટ ગમે ત્યાં હોઈ શકે છે મારો મતલબ છે કે તેઓને એકસરખા અંતરની દૂર નથી તેઓ અહીં એક પોઈન્ટ એક પોઈન્ટ અહીં અને એક પોઈન્ટ હોઈ શકે છે પેરાબોલાના સમીકરણને ધારો તેથી હું તે કહી શકું છું તેથી કહો કે p છે હવે મને ખબર છે મેં તમને અને તમને ફંક્શનની વેલ્યુ આપવામાં આવી છે તેથી તમે મેળવો છો આ રીતે મને ત્રણ વેરીએબલ્સમા ત્રણ સમીકરણો મળશે અને આનો ઉકેલ મને આપશે તેથી તે જ રીતે હું સામાન્ય રીતે n પોઈન્ટના સમૂહ માટે પણ આ પ્રક્રિયાને યોગ્ય રીતે રીપ્રોડયુસ કરી શકું છું તેથી હું આ n વેલ્યુ મેળવવા માટે n સમીકરણોની સિસ્ટમ સોલ્વ કરીશ હવે બહાર આવ્યું છે કે તમે તે કરી શકો છો કે તેમાં કોઈ સમસ્યા નથી તે તારણ આપે છે કે આ પોલીનોમીયલ બનાવવાની એક વધુ હોંશિયાર રીત છે અને તે લેગ્રેન્જ નામના પ્રખ્યાત વૈજ્ઞાનિકના નામ પરથી છે તેથી આ લેગ્રેન્જ બહુપદીઓ હું તેમને અહીં લખીશ તેથી તમારી પાસે છે તેથી હું ફક્ત ફોર્મ લખીશ અને પછી અમે તેની તપાસ કરીશું તેથી આ બીગ પાઈ એ પ્રોડક્ટ છે તેથી આપણે વધુ વિગતોમાં જઈએ તે પહેલાં ફક્ત આ જુઓ મેં અહીં કેટલાક ફંક્શન બનાવ્યા છે તેથી તેની પ્રોડક્ટ પ્રોડક્ટમાં કેટલા ટર્મ છે પ્રોડક્ટમા N 1 ટર્મ છે કારણ કે તેથી N 1 ટર્મનું પ્રોડક્ટ છે તો આ કઈ ડિગ્રીનુ પોલીનોમીયલ છે વિદ્યાર્થી N 1 N 1 ત્યાં N 1 ટર્મસ છે દરેક પદમાં x માઈંસ સમ્થીંગ છે તેથી તમામ ડિગ્રીઓ પર N 1 હશે હવે આ ફંકશન એકદમ રસપ્રદ લાગે છે સાચું કહો કે ધારો કે હું તમને પૂછું કે ફંક્શનની વેલ્યુ શું છે તેની વેલ્યુ શું છે દરેક ટર્મ રદ થાય છે અને તેનું મૂલ્ય 1 છે આ મૂલ્ય શું છે 0 તેથી જો હું અહીં આ ફંક્શનનો ઉપયોગ કરીને આ કહેવાતા લેગ્રેન્જ બહુપદીનો ઉપયોગ કરીને લખું તો શું હું આ રીતે f લખી શકું તેથી હું આને આ રીતે લખી શકું છું તો સૌપ્રથમ તો આ શું આ એક્સપ્રેશન શુ છે જે મેં અહીં જમણી બાજુએ લખી છે શું તે પોલીનોમીયલ ફંક્શન છે ચાલો આપણે તેને એક પછી એક જોઈએ આ શું છે શું આ કોંસ્ટંટ છે કે x ના ફંક્શન તરીકે તે વેરીએબલ છે તે આ આર્ગ્યુમેંટ શું છે એક ફીક્ષ પોઈંટ છે ત્યાં N પોઈંટ છે અને આ ith પોઈંટ લેવાનું છે તો અહીંનો આ ટર્મ કોંસ્ટંટ છે અહીં આગળનો ટર્મ તે શું છે તે N 1 ક્રમનો પોલીનોમીયલ છે તેથી આ ઓર્ડર N 1 નો પોલીનોમીયલ છે N 1 ઓર્ડરના કોઈપણ નંબરના પોલીનોમીઅલનો સરવાળો કેટલો છે N 1 બેસ્ટ તે ઓછું પણ હોઈ શકે છે પરંતુ બેસ્ટ N 1 હશે તેથી મેં શું કર્યું છે મેં તમને એક ફંક્શન આપ્યું છે જે N 1 ઓર્ડરનું છે તેથી તેનો ઓર્ડર N 1 છે અને શું તે આપેલ નોડ પરના ફંક્શનની કિંમત સાથે સંમત છે તેથી મેં તમને N નોડ્સ આપ્યા છે તેથી N નોડ્સ આ તેથી અમે આ પ્રોપર્ટીઝ નો અહીં ઉપયોગ કરીશું તેથી આ સમેશન મા N ટર્મ છે આ N ટર્મ ના સારાંશમાં કયો ટર્મ બચશે ફક્ત એક જ ટર્મ બચશે કારણ કે આ લેગ્રેન્જ પોલીનોમીયલ તેઓ એવા છે કે તેઓ કીંમત એક થાય છે જયારે આ i અને આ i એક સરખા હોય છે અને જ્યારે આ i આ j અસમાન હોય તો તે 0 બને છે તેથી અહીં આ સમેશન મા માત્ર એક ટર્મ છે જે બચશે જ્યારે હું સબ્સીટ્યૂટ કરીશ અને તે ટર્મની મારી કિંમત 1 હશે અને અહીં જે બાકી રહેશે તે છે તેથી ધ્યાનમાં રાખો કે મારું મૂળ ફંક્શન f એ પોલીનોમીયલ ફંક્શન નહોતું તે કોઈ કંટીન્યુઅસ રીયલ વેલ્યુ ફંક્શન હતું અને તેમાંથી મેં આ અહીં બનાવ્યુ છે જે વર્તુળમાં પોલીનોમીયલ ફંક્શન છે અને આ પોલીનોમીયલ ફંક્શન તે N પોઈન્ટ પર આ આર્બીટરી ફંક્શનની કિંમત સાથે સંમત છે અને તે N 1 ઓર્ડરનુ પોલીનોમીયલ છે તેથી તમે અહીં સમીકરણોની સિસ્ટમ હલ કરીને થોડી ક્લ્મઝી રીતે જે કર્યું છેતે તમે અહીં થોડી વધુ સીસ્ટેમેટીક રીતે કરી શકો છો તો મારો મતલબ એ છે કે શા માટે આપણે આનો ફરીથી ઉપયોગ કરીએ છીએ તેનું કારણ એ છે કે તે ગણિતને ખૂબ જ સરળ બનાવે છે જુઓ તે પણ ખૂબ જ અદભુત છે આ ફંક્શનને જે રીતે બનાવવામાં આવ્યું છે તે જુઓ તે તમે તેને જોઈ રહ્યાં છો તે પોઈંટ સિવાય અન્ય તમામ પોઈંટ પર તે 0 થાય છે તેથી તે જોયા પછી હવે ચાલો આપણે થોડું આગળ વધીએ તેથી અમે ફંક્શન ને યોગ્ય રીતે ઈંટેગ્રેટ કરવા માગતા હતા તેથી આ તે ફંક્શન છે જેને આપણે એનાલીટીકલી રીતે ઈંટેગ્રેટ કરી શકતા નથી તેથી સ્ટેપ 1 એ છે કે આપણે તેનુ થોડુ એપ્રોક્ષીમેશન લિધુ તેનો પોલીનોમીયલ એપ્રોક્ષીમેશન જો તમે મને N પોઈન્ટ આપો તો હું તમને N 1 નો પોલીનોમીયલ આપીશ કારણ કે તે હું કરી શકું તે બેસ્ટ છે તો મને ત્રણ પોઈન્ટ આપો હું તમને એક પેરાબોલા આપી શકું છું હું તમને ક્યુબીક ના આપી શકુ કારણ કે ત્યાં પૂરતી માહિતી નથી આગળ અમે તેને યોગ્ય રીતે ઈંટેગ્રેટ કરવાનો પ્રયાસ કરીશું તો તમને શા માટે લાગે છે કે અમે ફંક્શનને સીધું ઈંટેગ્રેટ કરવાને બદલે ફંક્શનનો સીધુ એપ્રોક્ષીમેશન બદલે શા માટે અમે આ પોલીનોમીયલમાં ફેરફાર કર્યો અમારો ઓબ્જેકટીવ આ કરવાનો હતો ઓકે હું જાણતો નથી કે આને કેવી રીતે ઈંટેગ્રેટ કરવું કારણ કે તે નોન ઈંટેગ્રેબલ છે પરંતુ હું તેને પોલીનોમીયલ દ્વારા એપ્રોક્ષીમેટ કરુ છુ અને પોલીનોમીયલ દ્વારા અંદાજિત કરું છું હું જાણું છું કે આપણે ઈઝીલી ઈંટેગ્રેટ કરી શકીએ છીએ તેથી સ્ટેપ 1એ છે કે સારું એપ્રોક્ષીમેશન શોધવાનું હતું તો હવે ચાલો સ્પષ્ટ કરીએ કે મારી પાસે રહેલા આ એક્સપ્રેશનને ઈંટેગ્રેટ કરીએ તેથી આ મારું ઓરીજનલ ફંકશન હતું નોંધ કરો કે આ એક એપ્રોક્ષીમેશન છે તે ઓર્ડર N 1 નું એપ્રોક્ષીમેશન છે જે તે ફંક્શન છે જે અમારી પાસે પહેલાથી હતું અને અમે ફક્ત આ N અહીં મૂકીશું તેથી f ટર્મ આ અહીં છે તો હું તેને બદલીશ જે મેં પહેલા ઉપયોગ કર્યો હતો તેથી તે થઈ જશે તેથી મેં અગાઉ જે કર્યું હતું તે મેં હમણાં જ ફરીથી લખ્યું છે યાદ રાખો કે આ ઈંટેગ્રેશનનુ ચિહ્ન છે ઈંટેગ્રેશન નો વેરીએબલ x છે તો તમે શું વિચારો છો કે મારે આગળ શું કરવું જોઈએ શું હું આ એક્સપ્રેશનને સરળ બનાવી શકું શું ઈંટેગ્રલ ચિહ્ન ગમે ત્યાં ખસેડી શકાય આ પદ આ પદ શું છે આ પદ કોન્સટંટ છે તેથી હું આ ઈંટેગ્રલ ચિહ્નને અહીંથી વધુ અંદર ખસેડી શકું છું તેથી હું આને લખી શકું છું આ ટર્મ કે જે મેં અહીં લખી છે શું તે ફંક્શન f ની પસંદગી પર આધાર રાખે છે ના બિલકુલ નથી અહીં કોઈ f નથી તેથી તે જુઓ તેનો પાવર તેથી હવે હું આ એક્સપ્રેશનને ફરીથી આ રીતે લખી શકું છું કારણ કે અહીં આ એ કોઈ અન્ય છે આ એક્સપ્રેશનનુ તો અમે જે કર્યું છે તેને તમે ક્વોડ્રેચરનો નિયમ કહેશો તે એક ક્વોડ્રેચરનો નિયમ છે કારણ કે તે મને ઈંટેગ્રલનો એપ્રોક્ષીમેશન આપે છે તે મને કહે છે કે મારે શું જાણવાની જરૂર છે વિદ્યાર્થી ફંકશનનુ વેલ્યુ થોડા અલગ પોઈંટ પર ફંકશનની વેલ્યુ તેથી આ નોડ્સ અને વેઈટ્સ છે જે ફંકશન પર આધાર રાખતા નથી કે જે ક્વોડ્રેચરના નિયમનો મહત્વપૂર્ણ ભાગ છે કે વેઈટ્સ પસંદ કરેલ ફંકશનથી સ્વતંત્ર છે તેથી બીજો ફાયદો એ છે કેતમે શું કરી શકો છો તમે પ્રી કમ્પ્યુટ કરી શકો છો અને તેને સ્ટોર કરી શકો છે તમારે તેને ત્યારે હલ કરવાની જરૂર નથી જ્યારે તમે ખરેખર ઇન્ટિગ્રલ આપવામાં આવે છે એવું નથી ત્યારે જ તમારે ગણતરી કરવાનું શરૂ કરવું જોઈએ તમે કમ્પ્યુટ કરી શકો છો અને વાસ્તવમાં ઘણી બધી ગાણિતિક લાઈબ્રેરીઓ છે જે તમને વિવિધ ઈંટર્વલ અથવા જે યોગ્ય હોય તેના માટે વિવિધ w ની વેલ્યુ આપશે આ પ્રી કમ્પ્યુટ કરી શકાય છે તેથી જ્યારે તમે તમારું ફંકશન મેળવશો કે તમે ઈંટેગ્રેટ કરવા માંગો છો ત્યારે તમારે શું કરવાનું છે તમારે માત્ર નોડ્સ જાણવાની જરૂર છે કે તે નોડ્સ પર ફંક્શન વેલ્યુની ગણતરી કરી મલ્ટીપ્લાય કરો પ્રી કમ્પ્યુટેડ વેઇટ દ્વારા તો આ આપણે પ્રી કોમ્પ્યુટેડ કરવું જોઈએ તો આનાથી આપણને એક સીસ્ટેમેટીક રસ્તો મળ્યો છે જ્યાં આપણે N 1 ને ઓર્ડર કરવા માટે ફંક્શનના ઇન્ટિગ્રલની ગણતરી કરી છે અને તે માટે આપણને કેટલા પોઈન્ટની જરૂર છે N પોઈન્ટ તેથી આ જ્યાં સુધી ઈન્ટર્પોલેશન છે તમને જાણીને નવાઈ લાગશે કે જો મેં તમને પરિણામ પહેલા કહ્યું હતું તો હવે અમે તમને આને વધુ સારું બનાવવા માંગીએ છીએ તેથી વધુ સારું એટલે શું ધારો કે હું તમને કહું કે હું જે પોઈંટ પર મારા ફંક્શનનુ ઈવેલ્યુએશન કરવા માંગું છું તેની સંખ્યા નિશ્ચિત N પોઈન્ટ છે તમારી પાસે તેના પર કોઈ વિકલ્પ નથી શું તમે મને કોઈક રીતે પોલીનોમીયલ હાયર ઓર્ડર માટે સચોટ જવાબ આપી શકો છો કોઈ નહી ઓર્ડર N 1 બેસ્ટ છે